તો હવે આપણે શું કરીશું આપણે જોઇશું કે આપણે ખરેખર શેપ ફંક્શન ના સૂત્ર થી ચાલુ થાય છે બરાબર તેથી પ્રથમ સૂત્ર છે કે ∇×HjωϵE ∇×E jωμH બરાબર તેથી હવે આપણે શું કરશું કે જેવી રીતે આપણે પહેલાના કિસ્સામાં 1 પોલરાઇઝેશન નું કોઈ બિંદુ હશે નહિ બરાબર માટે હવે હું શું કરીશ વિદ્યાર્થી HxHyEz જાણીતા છે હા HxHyEz છે તો ચાલો આ સૂત્રને ઉદાહરણ તરીકે લઈએ બરાબર તેથી ∇×H આપણે પહેલા પણ કર્યું હતું તે અનુસાર બીજા કર્લ ના સૂત્રોનો ઉપયોગ કરવા માટે મારે પહેલા સૂત્ર માંથી ડાબી બાજુએથી કંઈક દૂર કરવાની જરૂર હતી અને તે શું હતું વિદ્યાર્થી rr સાચું rr આ એપ્સિલોન અહીં r0rr હતું અને rr એ સ્પેસ છે તેથી હું તેને અહીં rr લઈશ જે સ્પેસ છે અને તે 1rr∇×Hjω0E ની બરાબર બની જશે આગળ નું પગલું એ છે કે હું J ના પદ ને હાલ પૂરતું અવગણુ છું તેને પછીના પગલામાં લઈને ઉમેરવાનું સરળ રહેશે વિદ્યાર્થી કર્લ બંને બાજુ કર્લ કરતા તો જયારે હું આને બદલાવીશ ત્યારે શું થશે કે મને ∇×1rr∇×Hjω0∇×E200rrH મળશે બરાબર તેથી મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ નું સૂત્ર મળશે જેમાં H નો ખ્યાલ નથી બરાબર માટે હું ફક્ત તેને સૂત્ર 1 માં જોડી શકીશ અને તેને FH∇×1rr∇×H k02rrH0 રીતે લખીશ આ મારુ વેક્ટર વેવ નું સૂત્ર છે તેથી સામાન્ય રીતે આ પ્રશ્ન માં મને શું આપેલ છે કે rr એ સ્પેસ સાથે અમુક પ્રકારના ક્ષેત્ર આપવામાં આવ્યું છે આ મારુ rr છે તેથી હવે આપણે એફઈએમ માં શું કરવાનું છે આપણે આ આખી વસ્તુ ને નાના ત્રિકોનો માં વિભાજીત કરી નાખશું તેથી વેવ નું સૂત્ર FH0 છે બરાબર માટે આ તે પદ છે જેનો આપણે 1D માં ઉપયોગ કર્યો હતો બાકી રહેલ ને જયારે માં બધુજ એક બાજુ લઇ લીધું જેને મેં રેસિડયુ કહ્યું હતું બરાબર તેથી આદર્શ વિશ્વ જે હું ઈચ્છું છું તે FHr0∀r છે આ વેવ ના સૂત્ર નો ઉકેલ શક્ય નથી તેથી બીજી સારી વસ્તુ શું છે કે હું શરેરાશ વેઈટેડ સેન્સ નક્કી કરું છું બરાબર તેથી તેના બદલે એફઈએમ થાય છે તેથી થોડા mth જેટલા પરીક્ષણ માટેના ફંક્શન વસ્તુ લેવી પડશે કારણ કે આ FH એ ખરેખર વેક્ટર માંથી આ રીતે કરી શકીએ છીએ ત્યારપછી આપણે જોશું કે વીક ફોર્મ ના સૂત્ર માં એક વસ્તુનો ઉલ્લેખ કરવા માંગુ છું કે જયારે હું આ સૂત્રને અહીં લખું ચુ ત્યારે ત્યાં ખરેખર J નું પદ પણ હશે જેને હું અત્યારે અવગણુ છું પ્રશ્ન પ્રમાણે તમે તેને ફરીથી ઉમેરી શકો છો તેથી આ ચર્ચા માં આપણે ધરીશુ કે ત્યાં પ્રવાહ પસાર કરવામાં આવો નથી જો ત્યાં પ્રવાહ હશે તો તે આ FH સૂત્ર માં પણ દેખાશે બરાબર તેથી રેસીડ્યુલ મળે છે તે કરતા પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું કરવા જય રહ્યાં છીએ તેથી 1D માં શું યુક્તિ રહેલી છે જે આપણને ભાગો દ્વારા આ વીક ફોર્મ મા બદલાવવા માટે પરવાનગી આપશે અને આપણને તેની જરૂર છે કારણ કે ત્યાં બે વખત ડેરિવરટીવ છે બરાબર તમે જોઈ શકો છો કે FH એ અહીં છે અને આ બીજો એ ∇×∇ છે અહીં તે બે વખત ડેરિવેટિવ માંથી ખુબજ સરળ પદ ત્યાં છે જે આપણને મદદ કરશે Tmr FHrdr0 Tmr ∇×1rr∇×Hr k02rHdr0 તેથી ચાલો તેને લખીએ હું આને ફક્ત અહીં ઉપર લખું છું FHrdr0 Tmr ∇×1rr∇×Hr k02rHdr0 યાદરાખો કે r એ સ્પેસ નું ફંક્શન છે ઉદાહરણ તરીકે તે dx dy dz બની શકે છે બરાબર પરંતુ હું તેને ટૂંકમાં dr લખીશ બરાબર હવે તે ભાગ છે જેમાં આપણે ભાગો દ્વારા ઇન્ટિગ્રેશન ને લાગુ પાડીશું તેથી ચાલો આ ડાબી બાજુના સૌથી સરળ ભાગ ને જોઈએ આ તે છે જે આપણે બીજા ભાગમાં જોવા જઈ રહ્યા છીએ અને તે સરળ છે તેથીઆ કોના જેવું દેખાઈ રહયું છે તે A

AB જેવું લાગી રહ્યું છે ATmr B1rr∇×H તેથી તેને લખવાનો ત્યાં સરળ રસ્તો છે આ વેક્ટર કેલ્ક્યુલસ ના પ્રથમ પદ માંથી આ ઓળખ ને બાદ કરીશું તેથી ફક્ત પ્રથમ પદ લઈશું તો શું થશે પ્રથમ પદ નું શું થશે માટે ચાલો પ્રથમ પદ લખીએ

Tm1r∇×Hdr અહીં ખાસ કઈ આશ્ચર્યજનક નથી તે સારું છે શું હું બીજા ડેરિવેટિવ છે ત્યાં બીજુ પદ નકારાત્મક સ્વરૂપ માં છે તેથી આપણે શું કરશું વિદ્યાર્થી પણ પરંતુ જો હું ઇન્ટિગ્રેટ જેવું લાગે છે જે તમે પહેલેથી જોયું છે વિદ્યાર્થી હા ડાઇવર્જન્સ જેવું કંઈક વિદ્યાર્થી અને આખી સપાટી પરનું ઇન્ટિગ્રલ છે તેથી તે ક્યાં પ્રમેય જેવું છે વિદ્યાર્થી 2D ડાઇવર્જન્સ 2D ડાઇવર્જન્સ બનશે વિદ્યાર્થી રેખા રેખાનું ઇન્ટિગ્રલ નો પ્રમેય આપણને એક માપ ધટાડવામાં મદદ કરે છે તેથી બહાર નીકળતો પ્રવાહ a બનશે વિદ્યાર્થી રેખા રેખા કે સપાટી કોના ઉપર આધાર રાખે છે તેથી જો 3D માં આખા ઘનફળ નું ઇન્ટિગ્રલ ડાઇવર્જન્સ બનશે અને કેટલો પ્રવાહ રેખાની બહાર નીકળે છે તે છે આ આખા સમીકરણ દ્વારા કોઈને બદલાવી શકાય છે તેથી Tm1r∇×H ndl બરાબર તેથી જો આ મારો કોમ્પ્યુટેશનલ ડોમેઈન એ આખી અંદર ની બાબત છે અને આ કિસ્સામાં એ સપાટી અથવા રેખા છે તેથી હવે હું તેને છોડું છું ચાલો કહીએ કે બે વખત ડેરિવેટિવ ના પ્રમેય ને અહીં લખું છું FdSCF ndl તેથી તે જોવામાં આ બધું થોડું અઘરું લાગે છે પરંતુ તે એટલું અઘરું છે નહિ તેથી તે બધાને એક સાથે મુકતા મારુ વીક ફોર્મ કોના જેવું લાગે છે પ્રથમ પદ તેમ જ રહેશે બરાબર ∬∇ × Tm×1r∇×H K02rTmHdrTm1r∇×H×ndl તેથી આ 2D વીક ફોર્મ નું સૂત્ર છે તેથી શું ગામા ના આધારે H છે તે જે કઈ પણ હોય તે સામાન્ય છે વિદ્યાર્થી શું આ સૂત્રમાં આપણી પાસે આખું ટેશલેશન છે અહીં આપણી પાસે ટેશલેશન નથી આખું ક્ષેત્ર બધું છે તેથી પ્રથમ આખા વેક્ટર કેલ્ક્યુલસ ની ખબર છે વિદ્યાર્થી 0 0 તે 0 હોવાનું શોધવાનો અને અનુકરણ કરવાનો કોઈ અર્થ નથી બરાબર તેથી ધારો કે મારે આ રેખાંકિત ભાગ ને અહીં થી દૂર કરવો છે તો મારે શું બદલાવવું પડશે વિદ્યાર્થી પ્રથમ માઇનસ બરાબર તેથી 2 રેખાનું ઇન્ટિગ્રલ કરો છો તેથી જો હું આ ને કહું અને આને Γ કહું તો તે કિસ્સામાં જમણી બાજુ ∮ ∮Γ બનશે અને સમીકરણ તેજ રીતે રહેશે બરાબર અને ગામાનું ક્ષેત્ર આ રેખાંકિત ક્ષેત્રને દૂર કરશે તેથી આ કંઈક છે જે આપડે યાદ રાખવાનું છે કે જે ક્ષેત્રમાં તમે કોઈપણ સિમ્યુલેશન કરવા માંગતા નથી ત્યાં તેનો ઉપયોગ નથી બરાબર કારણ કે કોમ્પ્યુટેશન ની શરતો લાગુ પડી શકીશ બરાબર 1D ના કિસ્સામાં મારી જમણી બાજુ શું હતી કે dudx 2D ના કિસ્સામાં તે ચોક્કસ dudx હતી નહિ પરંતુ તે ∇×H ∇×H અહીં દેખાવા લાગી છે અને હવે મારે ઉકેલ શોધવો પડશે કે હું આને કેવી રીતે અંદાજિત કરી શકીશ ફરીથી ગણતરી કાર્ય વગર તમે શું કહેશો કે શું થશે 1D ના કિસ્સામાં મને dudx દેખાણું હતું મેં તેને અમુક અચળાંકો u વખત બદલાવ્યાં હતા કારણ કે સારું અનુકરણ એ છે કે માધ્યમ અને તે બધા ઉપર આધાર રાખી ને કેવી રીતે અચળાંકો સામે સપાટીના વેવ વર્તન કરશે તેથી શું તમે વિચારો છો કે જયારે હું 1D માંથી 2D માં ગયો ત્યારે નાટકીય રીતે ભૌતિકશાસ્ત્ર બદલાતું નથી તો તમે સાહજિક રીતે શું થવાની અપેક્ષા રાખો છો વિદ્યાર્થી અચળાંકો હું આ ફોર્મ થી એવી અપેક્ષા રાખું છું કે મને થોડા અચળાંકો અને H મળવા જોઈએ મને માફ કરો વિદ્યાર્થી તે વર્ગ છે હા પરંતુ રેખીય H માં હોય તે H ના કેટલાક ડેરિવેટિવ ના મેળનો ખ્યાલ આવે